સેવા વ્યવસાયો માટેની વ્યૂહરચના નમસ્કાર તેથી આપણે હવે સંચાલકીય સેવાઓના સમકાલીન મુદ્દાઓ પર અમારી ક્રિયાપ્રતિક્રિયાના 6 અઠવાડિયામાં છીએ છેલ્લા સત્રમાં 5 નંબરનું અઠવાડિયું પૂરું કરતી વખતે મેં તમારા માટે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તે એ હતો કે મુંબઈના ડબ્બાવાલાઓ આજથી 5 વર્ષ પછી જેટલા સુસંગત છે તેટલા સુસંગત રહેવા શું કરશે હવે જ્યારે પણ કોઈ વ્યવસાયમાં આપણે આવા પ્રશ્નો પૂછીએ છીએ જેમ કે આજે આપણે ક્યાં છીએ આપણે સ્પર્ધા સામે કેવી રીતે ઊભા છીએ આપણો વર્તમાન બજાર હિસ્સો શું છે ગ્રાહકો આજે આપણી સેવાઓને કેવી રીતે અનુભવે છે અથવા જ્યારે આપણે આવા પ્રશ્નો ઉભા કરીએ છીએ જેમ કે આપણી નફાકારકતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ અથવા વધુ મહત્ત્વની વાત એ છે કે આપણે ગ્રાહકોને ખુશ કરવા શું કરવું જોઈએ જ્યારે અમે આવા પ્રશ્નો ઉઠાવીએ છીએ ત્યારે અમે વ્યૂહરચનાના ક્ષેત્રમાં છીએ આ સપ્તાહ દરમિયાન જ્યારે અમે સેવાઓના સંચાલનના કેટલાક મહત્વના પાસાઓ જેમ કે કિંમતો પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે વ્યૂહરચનાના સંદર્ભમાં કેટલીક મૂળભૂત બાબતોની પ્રથમ સમીક્ષા કરીશું સેવા વ્યવસાયોમાં આજે અને આવતી કાલ માટે તમારે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ તે જોઈશું અને પછી આપણે જોઈશું કે વ્યવસાયના વિવિધ ઘટકો કે જેની અમે અગાઉ ચર્ચા કરી છે જે છે સેવા માં લોકો પ્રક્રિયા અને વૃધ્ધિ અમે આ આવતા અઠવાડિયે કિંમત વિશે અને અન્ય અંશે વ્યૂહાત્મક કંઈક અંશે વ્યૂહાત્મક મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું જેના પરિપ્રેક્ષ્યમાં આપણે આજે અને આવતીકાલે વ્યૂહરચના વિશે ચર્ચા કરીશું તેથી વ્યૂહરચના મૂળભૂત રીતે તે એક યોજના છે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો માર્ગ છે પરંતુ ખૂબ જ અગત્યનું તે અસ્તિત્વમાં છેદેખીતી રીતે બહુવિધ સ્તરો પર તે સમગ્ર સંસ્થાને વ્યવસાયના તમામ કાર્યાત્મક ક્ષેત્રોને સમાવે છે તે અમને પસંદગીઓ કરવામાં મદદ કરે છે સારી પસંદગીઓ પરિસ્થિતિ બદલાય તેમ મુજબની પસંદગીઓ અને સૌથી અગત્યની બાબત એ છે કે આ પ્રથમ સમજણ છે કે આપણી પાસે હોવી જોઈએ કે વ્યૂહરચનામાં તે હંમેશા બિંદુ A થી બિંદુ B તરફ જવાનું છે અને આ બિંદુ બદલાતું રહે છે કારણ કે આ વર્તમાન સ્થિતિ પર વિવિધ દળો કામ કરી રહ્યા છે અમે ટૂંક સમયમાં તેની ચર્ચા કરીશું અને તે જ રીતે પ્રવૃત્તિઓ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ તકનીકી ફેરફારો આર્થિક નીતિમાં ફેરફાર સામાજિક પસંદગીમાં ફેરફાર વગેરે છે જેના પરિણામે આ પણ તમામ પ્રકારની દિશામાં આગળ વધવાની શક્યતાઓ ધરાવે છે તેથી બિંદુ A એ સ્થળાંતર બિંદુ છે બિંદુ B એક સ્થળાંતર બિંદુ છે તેથી એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વ્યૂહરચના એ રેખીય A થી B પ્રક્રિયા નથી કારણ કે આ એક બદલાતી સ્થિતિ છે તેથી પરિણામે આ ખરેખર કંઈક અંશે વિકસતું મૂળ હોઈ શકે છે જેમ કે જ્યારે આપણે કોઈ ટેકરી પર ચઢીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે પહાડીની ટોચ ક્યાં છે પરંતુ જેમ આપણે આગળ વધીએ છીએ ક્યારેક ભૂસ્ખલન થઈ શકે છે કેટલીકવાર કદાચ તમે જાણતા હોવ કે રસ્તા પર ખાડો હોઈ શકે છે અથવા કોઈ અવરોધ કદાચ કેટલીક ગાયો રસ્તો ઓળંગી રહી છે તેથી તમારે વ્યવસ્થા કરવી પડશે અને આ તે છે જ્યાં વ્યવસ્થાપનની ભૂમિકા આવે છે વિકસતી પરિસ્થિતિનું સંચાલન કરો અને ઉપલબ્ધ શ્રેષ્ઠ માર્ગનું સંચાલન કરો અને તેથી તેનો અર્થ એ છે કે પરિસ્થિતિમાં ફેરફાર થતાં પરિસ્થિતિઓમાં ફેરફાર અનુસાર પસંદગીઓ કરવી પડશે તેથી વ્યૂહાત્મક વિચારસરણી જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે મને લાગે છે કે આ ક્રિયાપ્રતિક્રિયા સત્રની શરૂઆતથી જ અમે પધ્ધતિની વિચારસરણી વિશે વાત કરી રહ્યા છીએ સમગ્ર ચિત્રો જોઈ રહ્યા છીએ મોટા ચિત્રની સાથે સાથે સૂક્ષ્મ ચિત્રને જોઈ રહ્યા છીએ અને તેથી વ્યૂહરચના એ પધ્ધતિના પરિપ્રેક્ષ્યમાં જોવાની ક્ષમતા છે શું છે અને શું હોઈ શકે છે તેનું વિશ્લેષણ કરીને અને પછી પસંદગી કરો તેથી તે પૃથ્થકરણનો ભાગ અહીં છે તેનો અર્થ એ છે કે પરિસ્થિતિમાં અપેક્ષિત ફેરફારો અને આમ આપણે જે છે તેનાથી આગળ વધીએ છીએ આ બિંદુ A છે જે હોઈ શકે છે આ બિંદુ B છે અને જેમ આપણે ચર્ચા કરી છે કે આ એક અસ્પષ્ટ સ્થિતિ છે આ પણ એક અસ્પષ્ટ સ્થિતિ છે હવે ચાલો આપણે કેટલીક જાણીતી અથવા પરંપરાગત વસ્તુઓ જોઈએ જે તમને કોઈપણ પાઠ્ય પુસ્તકમાં મળશે જે વ્યૂહરચના અમુક પ્રકારની દ્રષ્ટિથી શરૂ થાય છે જે સામાન્ય રીતે ભારપૂર્વક ઉચ્ચ સ્તરે દર્શાવવામાં આવે છે તેથી તે ઘણા જુદા જુદા ઉદ્દેશ્યોના ટોચના સ્તર માટે સંશ્લેષિત દૃશ્ય છે પરંતુ પછી તેની સાથે કામ કરવા માટે તે દ્રષ્ટિને સાકાર કરવા માટે અમે સામાન્ય રીતે એક મિશન સેટ કરીએ છીએ જે સંસ્થા તેના ગ્રાહકો માટે શું પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે તેનો સ્પષ્ટ દૃષ્ટિકોણ છે હવે આ વિચારનો નવો પ્રકાર છે અગાઉ તમે વિચારણાઓ જોશો જ્યાં મુખ્યત્વે નાણાકીય અને પછી વ્યૂહાત્મકતેનો અર્થ એવો થાય છે કે પરિણામ જે વધુ સ્પર્ધાત્મકતા અને લાંબા ગાળાની બજારની સ્થિતિમાં પરિણમશે પરંતુ આજે આપણે તેના ગ્રાહકો માટે સંસ્થા આગળ શું કરી શકે તેની સાથે શરૂઆત કરીએ છીએ આ એક પ્રકારનો પ્રારંભિક અને અંતિમ બિંદુ છે જે આજના કોઈપણ ઉચ્ચ સ્તરના સંચાલકીય વિચારણાનો છે તેથી આ લક્ષિત વ્યવસાય સ્થિતિ એ છે જેની અમે આ બિંદુ B તરીકે ચર્ચા કરી રહ્યા હતા કે અમારી વર્તમાન સ્થિતિને જોતાં અમારી પાસે જે પ્રકારનાં સંસાધનો છે અમારી પાસે જે પ્રકારની ક્ષમતાઓ છે તે જોતાં અમારી શ્રેષ્ઠ સ્થિતિ કઈ હોઈ શકે છે તેથી તમે જોઈ શકો છો કે તે એક પ્રકારની બહારની અને અંદરની ક્રિયાપ્રતિક્રિયા પ્રક્રિયા છે બહારના અર્થમાં આપણે બહારની પરિસ્થિતિને જોઈએ છીએ અને અંદરનો અર્થ આપણે આપણી આંતરિક ક્ષમતાઓ વગેરે જોઈએ છીએ તેથી કેટલીકવાર વ્યૂહરચના સાહિત્યમાં આને બે અલગ અલગ અભિગમો તરીકે દર્શાવવામાં આવે છે જેને આપણે વ્યૂહરચનાનો સ્થિતિ દૃશ્ય કહીએ છીએતેનો અર્થ એ છે કે આપણે ક્યાં છીએ અને આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ અને બીજું વ્યૂહરચનાનું સંસાધન દૃશ્ય છેતેનો અર્થ એ છે કે આપણી ક્ષમતાઓ શું છે તેના સંદર્ભમાં વિચારો તેથી કોઈક વ્યક્તિએ આ સંક્ષિપ્ત શબ્દો વિકસાવ્યા છે જેમ કે MOST એટલે કે તમારી પાસે એક મિશન છે જે તમે અહીં જુઓ છો અને તેથી તે મિશનમાંથી તમારી પાસે ઉદ્દેશ્યો છે એટલે કે મિશનને પ્રદર્શન લક્ષ્યોમાં કેવી રીતે રૂપાંતરિત કરવું અને પછી તેમાંથી વ્યૂહરચના અને રણનીતિ આવે છે હવે એક વૈકલ્પિક રચના છે જે COST છે જે તમારી ક્ષમતાઓ છે અને તે ક્ષમતાઓને તમારી તકો સાથે મેળ ખાય છે અને ત્યાંથી તમે તમારી વ્યૂહરચના વિકસાવો છો તમારી વ્યૂહરચના અને રણનીતિને વિકસિત કરો છો હવે આજે હું કહીશ કે વાસ્તવમાં આ બેમાંથી એક અભિગમ નથી બલ્કે બંને અભિગમો સુસંગત હશે પરંતુ બેનું મહત્વ છે તેથી તે હવે હું કહીશ કે તે x માં MOST વત્તા y માં COST છે તેથી આ x અને y મૂલ્યો બદલાઈ શકે છે તેથી MOST નું મહત્વ ચોક્કસ પ્રકારના ઉદ્યોગમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારની સંસ્થા માટે અથવા કેટલાક અન્ય કિસ્સાઓમાં આનું મહત્વ વધુ હોઈ શકે છે તેથી જો આ x ને MOST પ્લસ y માં કરવામાં આવે તો તે એક પ્રકારની સાંકેતિક પ્રસ્તુતિને પ્રકાશિત કરવા જેવું છે કે બંને અભિગમોનું સાપેક્ષ મહત્વ વિશ્લેષણ કરવા માટે મહત્વપૂર્ણ છે તેથી તે વિશ્લેષણ એ તરફ દોરી જશે કે આપણે MOST અને COSTનું મિશ્રણ કેવી રીતે ઘડવું જોઈએ સામાન્ય રીતે અથવા લોકપ્રિય રીતે ઉદ્દેશ્યો આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે દર વર્ષે 10 થી 15 ટકાથી કમાણીમાં વૃદ્ધિ કરે છે અથવા ઇક્વિટી રોકાણ પર વળતરને વેગ આપે છે જેને ટૂંકમાં ROI કહેવામાં આવે છે 2 વર્ષમાં 15 થી 20 ટકા અથવા તેના જેવું કંઈક ઉદાહરણ તરીકે આપણે આપણો માર્કેટ શેર 3 વર્ષ માં 18 થી 22 ટકા સુધી લઈ જઈએ અથવા તો 20181517 સુધી ગ્રાહક સેવા ની ગુણવત્તા માં આપણા હરીફો કરતાં આગળ નીકળશુ ફરી 2000 સુધીમાં પ્રતિસ્પર્ધીઓ કરતાં નીચી એકંદર કિંમત પ્રાપ્ત કરો તેથી તમે કયા સમય સુધીમાં તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તે સમયનું એક અસ્થાયી પાસું છે તેથી જ્યારે આપણે આ પ્રકારના વ્યૂહાત્મક નિવેદનો પર આવીએ છીએ ત્યારે આ સ્લાઇડ શું વિશેષતા કરે છે તે એ છે કે સામાન્ય રીતે આપણે સ્પષ્ટ સંખ્યા અને સમયના પરિમાણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ તેથી અમે જાણીએ છીએ કે આ સમય સુધીમાં તમે આ આ આ પ્રાપ્ત કરવા માંગો છો હવેદેખીતી રીતે આ થોડું ઉચ્ચ સ્તરનું ધ્યેય છે અમારે તેને ચોક્કસ ક્રિયાઓમાં ભાષાંતરિત કરવું પડશે અને જ્યારે તમે જાણો છો કે તમારી વ્યૂહરચના વ્યૂહાત્મક યોજના વાર્ષિક યોજના 2 વર્ષની યોજના અથવા 3 વર્ષની યોજના વગેરે તરફ દોરી જાય છે એક સમયે લોકો 5 વર્ષનું આયોજન કરતા હતા આ દિવસોમાં તે માત્ર એક પ્રકારનું સામાન્ય ધ્યેય સેટિંગ હોઈ શકે છે પરંતુ ખરેખર 5 વર્ષ હવે વિગતોમાં દરેક વસ્તુની જોડણી માટે ખૂબ લાંબુ છે તેથી સામાન્ય રીતે આ દિવસોમાં અમે 1 થી 2 વર્ષનો વિગતવાર યોજના કરીશું જેની અમે દરેક ત્રિમાસિક ગાળામાં સમીક્ષા કરીશું પરંતુ અમારું એક પ્રકારનું લક્ષ્ય હોઈ શકે છે જ્યાં આપણે હવેથી 5 વર્ષમાં રહેવા માંગીએ છીએ જેનો સામાન્ય અર્થ થાય છે તેને નાણાકીય સંખ્યાઓ અને ચોક્કસ બજાર હિસ્સા વગેરે લક્ષી સંખ્યાઓના સંદર્ભમાં બેસાડવો મને લાગે છે કે આજના વિશ્વમાં ગ્રાહકોને કેવી રીતે સંતુષ્ટ કરવા તેની સાથે પ્રારંભ કરવું વધુ સારું છે અને હું કહીશ કે સંતુષ્ટ નથી અમારા વર્તમાન ગ્રાહકો અને ભાવિ ગ્રાહકોને કેવી રીતે ખુશ કરવા હું કહીશ કે વ્યૂહરચના આપણે આ બિંદુએથી શરૂ કરવી જોઈએ જો આપણે આ રીતે વિચારીએ જેનો અર્થ એ થાય કે આ સમૂહ વ્યૂહાત્મક સમૂહના નાણાકીય સમૂહે આ સમૂહ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી જોઈએ તેથી ગુણાત્મક સમૂહ અને જથ્થાત્મક સમૂહ ગ્રાહક આનંદના પાસાઓ અને નાણાકીય સંખ્યાઓ સંતુલિત હોવા જોઈએ સંતુલિત સ્કોરકાર્ડનો ખ્યાલ છે જ્યાં અમે સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે તેથી આ પ્રકારના બજારના ઉદ્દેશ્યો અથવા બાહ્ય ઉદ્દેશ્યો આંતરિક માનવ સંસાધન લક્ષી છે પરિસ્થિતિનું વિશ્લેષણ અને ઉદ્દેશ્યો અને તે સંતુલન કે ક્રિયાપ્રતિક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે નાણાકીય ધ્યેય સાથે બીજા બધા ધ્યેય પણ સુસંગત હોવા જોઈએ ખાસ કરીને જે સેવા વ્યવસાય કર્મચારી છે તેને ખુશ રાખવાનો ધ્યેય હોવો જોઈએ જે આખરે આપણને ગ્રાહક આનંદ ના લક્ષ્ય તરફ દોરી જશે તેથી સેવાના વ્યવસાયમાં ગ્રાહક આનંદ એ વાસ્તવિક વ્યૂહાત્મક ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણને ભાવિ ગ્રાહકોની જરૂર છે પરંતુ આપણે અગાઉના ઘણા સત્રોમાં ચર્ચા કરી છે કે સેવાના વ્યવસાયમાં આપણા વર્તમાન ગ્રાહકોને વધુ મહત્ત્વ આપવું જોઈએ આપણે તેમના માટે વધુ શું કરી શકીએ આ માર્કેટ શેરને બદલે પાકીટ શેર અથવા ગ્રાહકના મનના શેરની વ્યૂહરચના છે તેથી આપણે સૌપ્રથમ એ જોવું જોઈએ કે અમારા હાલના ગ્રાહકોને અમારી માર્કેટિંગ વ્યૂહરચનાનો ભાગ બનાવવા માટે તેમને અમારા વકીલ બનાવવા માટે અમે વધુ શું કરી શકીએ અને આ તે વિષય છે જેની અમે વારંવાર ચર્ચા કરી છે આ ગ્રાહક અને સહકાર્યકરોને સહકાર આપે છે ગ્રાહક સાથે આપણી વ્યૂહરચના બનાવવી જેની આપણે ઘણી વખત ચર્ચા કરી છે અને આજના સેવા વ્યવસાયમાં તેનું મહત્વ છે અને તે ભવિષ્યના ગ્રાહકો માટે આપણી વ્યૂહરચના તરફ દોરી શકે છે કારણ કે ગ્રાહક હવે આપણી માર્કેટિંગ ટીમનો ભાગ છે તેથી પ્રથમ વર્તમાન ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરો જે ભવિષ્યના ગ્રાહકો તરફ દોરી જશે અને આપણે તેમને કેવી રીતે આનંદિત કરીશું અને ભવિષ્યના ગ્રાહકો માટે આ પ્રકારની વૃદ્ધિ સંસ્થાકીય ક્ષમતાનો વિસ્તરણ ઓર્ગેનિક વૃદ્ધિમાંથી આવી શકે છેતેનો અર્થ એ છે કે વ્યવસાયની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને આપણી પોતાની ક્ષમતાઓને અંદરથી વિકસિત કરીને તે સંપાદન દ્વારા અકાર્બનિક વૃદ્ધિ તરીકે પણ ઓળખાય છે પરંતુ સેવાના વ્યવસાયમાં ફરી એક દલીલ કરી શકે છે અને આ ઘણા વ્યવસાયોમાં તદ્દન સુસંગત છે પરંતુ કેટલાક વ્યવસાયોમાં તે અલગ હોઈ શકે છે કે પ્રાથમિક ભાર આંતરિક વૃદ્ધિ કાર્બનિક વૃદ્ધિ પર હોવો જોઈએ પરંતુ બદલાતી સ્થિતિને પ્રતિભાવ આપવા માટે કેટલીકવાર સંપાદન મહત્વપૂર્ણ હોઈ શકે છે કારણ કે જો બજાર તમારી આંતરિક રીતે વૃદ્ધિ કરવાની ક્ષમતા કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યું છે પછી જો તમે સંતોષકારક રીતે વૃદ્ધિ પામતા હોવ તો પણ તમે બજારની સ્થિતિના સંદર્ભમાં નીચે સરકી શકો છો તે કિસ્સામાં હસ્તગત કંપની બનાવવી અથવા સંબંધિત કંપની સાથે મર્જ કરવું અથવા ક્યારેક સંયુક્ત સાહસો બનાવવું મહત્વપૂર્ણ હોઈ શકે છે આ વિગતો અમે પછીના સત્રોમાં જોડાણો અને નેટવર્ક બનાવવાના વિવિધ વિકલ્પો અને તેથી વધુની ચર્ચા કરીશું પરંતુ જ્યારે અમે તમારી નવી તકોનો લાભ ઉઠાવવાની શ્રેષ્ઠ રીતો શોધવા માગીએ છીએ જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા વર્તમાન ગ્રાહકોને વધુને વધુ કેવી રીતે ખુશ કરી શકાય તે હોવો જોઈએ તેથી અમે સેવાઓના વ્યવસાયમાં વધુ મજબૂત અને મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સેવાઓના વ્યવસાયમાં પ્રવેશમાં અવરોધ ઓછો છે અન્ય પ્રતિસ્પર્ધી સરળતાથી તમારું સ્થાન લઈ શકે છે ઉત્પાદન વ્યવસાયમાં વિપરીત ઓછા કાનૂની શસ્ત્રો છે જયાં તમારી વર્તમાન બજાર સ્થિતિનું રક્ષણ કરવું પડશે તેથી તે કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારા વર્તમાન ગ્રાહકોને ખુશ કરવાની તમારી ક્ષમતામાં સતત સુધારો કરવા માટે ઉત્તમ રહેવું તેથી તેઓ તમારી સાથે નવી વ્યવસ્થાપન પ્રક્રિયાઓ રચનાઓ બનાવી રહ્યા છે અને તેઓ તમને કહે છે કે નવા ગ્રાહકો કેવી રીતે મેળવવા તેથી ગ્રાહક વૃદ્ધિ માટે તમારી સાથે ડ્રાઇવિંગ સીટ શેર કરે છે તેથી સેવા વ્યવસાયના સંપર્કોમાં ગ્રાહક માટેની વ્યૂહાત્મક સ્થિતિ વિશે વિપુલ પ્રમાણમાં લખવામાં આવ્યું છે તેથી બોર્ડરૂમમાં ગ્રાહકો જેવા શીર્ષકો છે જેનો અર્થ એ છે કે આજે ગ્રાહકો માત્ર સાદા ઇનપુટ્સ નથી જે તમને ચોક્કસ સમયે ખબર હોય છે જ્યારે તમે ઝુંબેશ ચલાવી રહ્યા હોવ તમારી પાસે વ્યૂહાત્મક સ્તરે નીતિ ઘડતરમાં ગ્રાહક ઇનપુટ્સ હોય છે સ્તરે બોર્ડ સ્તરે તમારા સહકાર્યકરો આજે સારા સેવા વ્યવસાયમાં ગ્રાહકને પસંદ કરે છે આપણે આ સ્લાઇડ સાથે સમાપ્ત કરીશું જે વ્યૂહાત્મક વિચારસરણી દ્રષ્ટિ વિશ્લેષણના ઘટકો દર્શાવે છે પધ્ધતિના પરિપ્રેક્ષ્ય સાથે લાંબા ગાળા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે પરંતુ આપણે ભૂતકાળ અને વર્તમાનના સંદર્ભમાં વિચારવું પડશે તેથી વર્તમાન અને ભવિષ્ય પરંતુ વર્તમાન ખૂબ જ મહત્વપૂર્ણ છે અગાઉ આપણે ઘણીવાર વિચારતા હતા કે વ્યૂહાત્મક વિચારસરણી ભવિષ્યની વિચારસરણી વિશે છે પરંતુ ના હું કહીશ કે આજે સેવા વ્યવસાયમાં ભાર તમારા વર્તમાનથી શરૂ થશે તમારા વર્તમાન ગ્રાહકથી પ્રારંભ થશે તમારી વર્તમાન સ્થિતિથી શરૂઆત કરો અને જુઓ કે તમે તે સ્થિતિને કેવી રીતે અગમ્ય બનાવી શકો છો તેથી તમારી પાસે આક્રમક બજાર વ્યૂહરચના હોઈ શકે છે પરંતુ કોઈ પણ રીતે તમે વાસ્તવમાં અવગણના કરી શકતા નથી અને હું કહીશ કે તમારે તમારી વર્તમાન સ્થિતિને ઉચ્ચ અગ્રતા મળવી જોઈએ અને હું તેને રક્ષણાત્મક સ્થિતિ નહીં કહીશ હું તેને જાળવી રાખવાની સ્થિતિ એકત્રીકરણ કહીશ સ્થિતિ જે તમારી વ્યૂહાત્મક વિચારસરણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એવી વસ્તુ છે જે આજના વ્યવસાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે સેવા વ્યવસાય માં પ્રવેશ કરવું અઘરું નથી પણ પ્રવેશ કર્યા પછી ટકી રેહવા માટે ઘણા હરીફો નો સામનો કરવો પડે છે આજે ઇ સેવાઓના વધતા જતા ઉદાહરણો છે જેમ કે આપણે ડબ્બાવાલાઓના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા છીએ જે તમે જાણો છો કે ફૂડ પાંડા અથવા ઝોમેટો જેવી સંસ્થાઓ અથવા ઘણી બધી આવી રહી છે અને તેથી લગભગ દરેક સેવા વ્યવસાય કંઈક અંશે વિભાજિત છે અથવા તમારી વર્તમાન બજારની સ્થિતિથી વર્તમાન બજારની રચનામાંથી થોડો ભાગ લેવા માટે સતત સ્પર્ધાત્મક દબાણ છે તેથી લોકો ચીપિંગ કરી રહ્યા છેતેથી તેઓ હંમેશા વિશિષ્ટ ખેલાડીઓ હુમલો કરતા હોય છે ક્યારેક તમારા સહયોગીઓ હુમલો કરતા હોય છે ક્યારેક તમારા પૂરવઠાકર તમારી વર્તમાન સ્થિતિ પર હુમલો કરી શકે છે તેથી બુદ્ધિશાળી તકવાદ માટે વ્યૂહાત્મક વિચારસરણી વિકસાવવી એ વ્યૂહાત્મક વિચારસરણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અભિગમ છે ચાલો આપણે આગામી સત્રમાં સેવા વ્યવસાયના સંદર્ભમાં વ્યૂહરચના વિશે થોડા વધુ મુદ્દાઓની ચર્ચા કરીએ અને પછી અમે ફરીથી વ્યૂહાત્મક અથવા બુદ્ધિશાળી તકવાદ વિશેના આ સમગ્ર મુદ્દા પર પાછા આવીશું કારણ કે આમાં કિંમત નિર્ધારણ માટે પણ આ એક ખૂબ જ સારો દાખલો છે સેવા સંદર્ભ જેની અમે આ અઠવાડિયે ચર્ચા કરીશું